આપણે કોર્સ સમાપ્ત કરવા તરફ આગળ વધીએ છીયે અને આપણે તર્કશાસ્ત્ર જોઈ રહ્યા છીએ જ્યારે આપણે તર્ક કહીએ છીએ ત્યારે આપણે જેની વાત કરી રહ્યા છીએ તેના ઘણા પાસાં છે પ્રથમ એક વાક્યરચના અથવા ભાષા ભાગ છે આપણે સૌ પ્રથમ ઑપચારિક ભાષાને વ્યાખ્યાયિત કરીએ છીએ જે આપણે વાત કરી રહ્યા છીએ તે તર્કની ભાષા છે અને આપણી પાસે આ ભાષામાં વાક્ય શું છે અને શું નથી તે કહેવાના નિયમો છે પછી આપણી પાસે અર્થ છે જે આપણને કહે છે કે જ્યારે આપણે નાના વાક્યોમાંથી વાક્યો બનાવી ત્યારે તેઓ કેવી રીતે જોડાય છે તે વાક્યોનો અર્થ શું છે અથવા સામાન્ય રીતે આપણે અર્થ અને ટ્રુથની ચિંતા કરીએ છીએ વાક્યોનો અર્થ શું છે તે અર્થનું એક પાસું છે અને વાક્ય સાચું છે કે સાચું નથી તે અર્થનું બીજું પાસું છે કારણ કે આપણે કોઈ પ્રક્રિયા માટે સાચા નિવેદનોની ગણતરી કરવા માટેના મિકેનિઝમ તરીકે તર્કશાસ્ત્રનો ઉપયોગ કરવામાં રસ ધરાવીએ છીએ પરંતુ તે કરવા માટે આપણે પહેલા એ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કે વાક્ય સાચા છે કે નહીં તે જરૂરી છે જે અર્થની કલ્પના સાથે સંકળાયેલ સિમેન્ટિક્સની કલ્પનામાં કરવામાં આવે છે આપણને આપવામાં આવેલી વસ્તુમાંની એક જેમાં આપણને રસ છે તે આપેલ વાક્યોનો સેટ છે જેને આપણે કહી શકીએ છીએ તે પ્રિમીસીસ છે જેને આપણે અક્ષિઓમ કહી શકીએ છીએ પરંતુ કંઈક કે જે આપણે સવાલ કર્યા વિના સાચું છે તેવું માન્યું છે એ છે કે આપણે તે શોધવા માંગીએ છીએ કે શું અન્ય વાક્યો સાચા હોઈ શકે છે સામાન્ય રીતે ખાસ કરીને આપણે કોઈ ચોક્કસ વાક્યોને આલ્ફા કહીયે છીએ અને આપણને એ પૂછવામાં રસ હોઈ શકે છે કે આલ્ફા સાચું છે કે નહીં અને આ અંત સુધી આપણી પાસે એનટેલમેંટ નો આ ખ્યાલ છે અને આપણે કહીએ છીએ કે જો તે સંજોગોમાં તે વાક્યો સાચા હોય તો આલ્ફાનો સેટ પણ સાચો હોવો જોઈએ તર્કશાસ્ત્રમાં જે આપણે અત્યાર સુધી જોયું છે તે સંજોગોનો અર્થ શું છે મૂળભૂત રીતે આપણે વેલ્યુએશન ફંક્શનનો અર્થ કરીએ છીએ જે દરેક પ્રોપોજીશનને વેલ્યુએશન આપે છે અને તે પછી આપણે મૂલ્યને સંયોજન વાક્ય લઈ શકીએ છીએ અને જો આપણી પાસે વાક્યોનો સમૂહ છે જે આપેલ અમુક મૂલ્યાંકનમાં સાચા છે તો તે મૂલ્યાંકનમાં આલ્ફા સાચા હોવું આવશ્યક છે કે જે એનટેલમેંટ નોશન છે આ નિર્ધારણ છે જે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કારણ કે આપણે કંઇક કરવા માટેના તર્કના ઉપયોગમાં રુચિ ધરાવીએ છીએ પરંતુ આપણને તે જ વસ્તુ યાંત્રિક રીતે કરવામાં રસ છે તર્કનો ફાયદો એ છે કે તમે કાગળ અને પેંસિલ સાથે બેસી શકો છો અને નક્કી કરેલા વાક્યો સાચા છે કે નહીં તે જોઈ શકો છો અલબત્ત આધુનિક સંદર્ભમાં વચન એ છે કે આપેલ વાક્ય સાચું છે કે નહીં તે કહેવા માટે તમે કમ્પ્યુટર પ્રોગ્રામ લખી શકો છો કારણ કે તમે કાગળ અને પેંસિલથી જે પણ કરી શકો છો તે કમ્પ્યુટર પ્રોગ્રામ સાથે પણ કરી શકો છો એનટેલમેંટ નોશનને અનુરૂપ આપણી પાસે ભાષાની સિન્થેટીક બાજુએ પુરાવા અથવા ડ્રાઇવબિલિટીની નોશન છે આપણે કહીએ છીએ કે આપણે સેટ S આપેલ હોય તો આપણે આલ્ફા મેળવી શકીએ તો આપણને વાક્યનો સમૂહ આપવામાં આવે છે જેને આપણે નોલેજ કહીયે છીએ તે આ છે અને આપણે હવે એ જાણવા માગીએ છીએ કે નોલેજબેઝમાં અથવા વાક્યના સમૂહ અને પુરાવા નોશનમાં બીજું શું ઉમેરી શકાય પુરાવાના નોશન એ ઈનફ્લુએન્સ નિયમોના નોશન પર આધારિત છે અને ઈનફ્લુએન્સના નિયમો મૂળભૂત રીતે તે નિયમો છે જે તમને જણાવે છે કે જો તમને વાક્યોના સમૂહમાં પહેલેથી હાજર કેટલીક પેટર્ન આપ્યા પછી શું તમે સેટમાં નવું વાક્ય ઉમેરી શકો છો મૂળભૂત રીતે તે કહેશે કે જો તેમાં સમૂહ છે તેથી ઉદાહરણ તરીકે મોડેલ કહે છે કે જો તમે આલ્ફા જોઈ શકો અને જો આપણે જોઈ શકીએ કે આલ્ફા એ બીટાને સૂચવે છે જ્યાં આલ્ફા અને બીટા કોઈપણ વાક્ય સાથે મેળ ખાતા હોય તો તમે વાક્ય બીટાને નોલેજબેઝમાં ઉમેરી શકો છો નવા વાક્યો ઉમેરવા માટે મૂળભૂત રીતે પેટર્ન બેઝ મિકેનિઝમના નિયમો અને એના માટે તમારી પાસે વિવિધ પ્રુફ છે આપણે તેમાંના કેટલાકને જોયું છે જેને આપણે નેશનલ ડીડકશન કહીએ છીએ જે ત્યાં પરોક્ષ છે આપણે આનું ઉદાહરણ જોયું જ્યારે આપણે કહ્યું કે ધારણા P અથવા આલ્ફા બનાવો અને પછી તે કોઈક રીતે આપણે q બતાવી શકીએ તો આપણે p → q બતાવી શકીએ આ પ્રકારના પુરાવાને આડકતરી સાબિતી કહેવામાં આવે છે જો તમે કોઈ ધારણાથી પ્રારંભ કરો છો અને પછી કોઈ સૂત્ર પર પહોંચશો જ્યાં ધારણા ડાબી બાજુ જાય છે તે સૂચિત નિવેદનની બાજુ છે પછી આપણે પ્રમાણસર તર્ક માટે રીઝોલ્યુશન પદ્ધતિ જોઇ અને ત્યાં બીજી પદ્ધતિઓ છે ઉદાહરણ તરીકે તે ટેબલ ઑક્સ પદ્ધતિ છે જે ઘણા તર્ક વર્તુળોમાં ખૂબ લોકપ્રિય છે પુરાવા કાર્યવાહી મૂળભૂત રીતે નવી ફોર્મ સૂચિનું નિર્માણ કરવા માટેના યાંત્રિક રૂપે પરીક્ષણ આપે છે કે આપેલ સૂત્ર આપેલ સેટ કરેલા સૂત્રોમાંથી પેદા કરી શકાય છે કે નહીં અને આલ્ફા પર પહોંચવા એ દર્શાવે છે તમે જોઈ શકો છો કે ત્યાં 2 રસ્તા છે તેથી આલ્ફા 1 પર પહોંચવું એ એક અર્થ રૂટ છે જે કહે છે કે તમે મૂલ્યાંકન કાર્યને આલ્ફાનો અર્થ જુઓ અથવા અર્થ જુઓ કે કઈ પ્રોપોજીશન સાચી છે અને પછી નક્કી કર્યું કે આલ્ફા સાચો છે કે નહીં તે ટ્રુથ ટેબલ જેવુ જ છે અને આપણે કહ્યું હતું કે જો પ્રોપોજીશનની સંખ્યા વધારે હોય તો ટ્રુથ ટેબલ ઘણી વાર ખૂબ મોટા હોય છે અને આપણે નવા વાક્યો બનાવવા માટેની આ પદ્ધતિનો ઉપયોગ ત્યાં સુધી કરીશું જ્યાં સુધી આપણે આલ્ફા આ ઉત્પન્ન ન કરીયે હવે આજે આપણે એક અલગ ભાષા જોવા માંગીએ છીએ જ્યા આપણે કહીએ છીએ કે તર્કશાસ્ત્ર એ ભાષા આપણે વિવિધ પ્રકારનાં તર્ક વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને આપણે પ્રારંભિક વ્યાખ્યાનોમાંથી એકમાં આ અંગે ચર્ચા કરી છે જે તમને ખબર છે કે પ્રોપોજીશન તર્ક તેમાંથી એક છે પરંતુ ત્યાં વધુ અર્થસભર ભાષા છે જે વસ્તુઓને વધુ વિગતોમાં વ્યક્ત કરી શકે છે ઉદાહરણ તરીકે ત્યાં એપિસ્ટેમિક તર્ક છે જે અન્ય લોકો શું જાણે છે તે પ્રકારની વાત કરે છે પરંતુ આપણે તે તરફ જઈ રહ્યા નથી આપણે ભાષાના આગલા સ્તરને જોવા માંગીએ છીએ આવા લોકપ્રિય સ્તર જે આપણે કમ્પ્યુટિંગમાં કરીએ છીએ તે દરેક વસ્તુ આ લેંગ્વેજના અવકાશમાં આવે છે અને આ પ્રથમ ઑર્ડર તર્ક તરીકે જાણીતું છે અને આપણે તે આજે FOL ને જોવા માંગીએ છીએ હકીકતમાં કમ્પ્યુટર પર આપણે જે કંઇ પણ કરીએ છીએ ઉદાહરણ તરીકે તમે એક C પ્રોગ્રામ લખો અથવા જાવા પ્રોગ્રામ પ્રથમ ક્રમમાં તર્કશાસ્ત્રમાં કામ કરતા જોઇ શકાય છે પ્રથમ ઓર્ડર તર્કની લાક્ષણિકતાઓ એ છે કે ત્યાં ચલની નોશન છે જે પ્રોપોજીશનના તર્કની નોશનમાં નથી અને આપણે વિવિધ તત્વો વચ્ચેના સંબંધો વિશે વાત કરી શકીએ છીએ તો ચાલો પહેલા ભાષાની પ્રથમ તર્ક વ્યાખ્યાયિત કરીયે અને હું આ સમૂહ એક સાથે કરીશ હું તમને પ્રથમ સંપૂર્ણ વાક્યરચના અને પછી અલગથી અર્થ આપવાને બદલે સિમેન્ટિક્સમાં તે બતાવીશ આપણે તેને ઑપચારિક રીતે કરીશું હું વાક્યરચના લખતો રહીશ અને અર્થમાં શું અનુરૂપ છે તે જોતા રહીશું અને આપણે જોઈશું કે કયા પ્રકારનાં અભિવ્યક્તિ આપણને મંજૂરી આપે છે તેથી હવે આપણે FOL વાક્યરચનાની વાત કરી રહ્યા છીએ કારણ કે પ્રસ્તાવના તર્કમાં તાર્કિક ભાગ છે જેમાં આ જેવા સિમ્બોલ શામેલ છે આપણે ભાષાના મૂળાક્ષરોની વ્યાખ્યા આપી રહ્યા છીએ તેથી અને તે જ જે તે પ્રસ્તાવના તર્કમાં જેવું છે તે જ છે પછી કૌંસ જેવા સિમ્બોલ આ બધું તર્કમાંથી લેવામાં આવ્યું છે આ બિંદુએ હું ફરીથી એ હકીકત પર ભાર મૂકવા માંગું છું કે આપણે જે સિમ્બોલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને સિમ્બોલનો અર્થ જાણવો જ જોઇએ હું આ સિમ્બોલનો ઉપયોગ કરું છું અથવા હું આ સિમ્બોલનો ઉપયોગ કરી શકું છું અને જો તમે આને સિમ્બોલ કહેવા માંગતા હો તમે જેનો ઉપયોગ કરો છો તે એક સિમ્બોલ છે અને સિન્ટેક્ટિક મશીનરી મૂળરૂપે ચિહ્નોને કંઈક એવું જુએ છે જે સમાન સિમ્બોલ સાથે મેચ થઈ શકે છે તે મહત્વનું નથી તે મૂળરૂપે છે કે પેટર્ન મેચિંગ એ સિમ્બોલના અર્થ જેવું હતું કારણ કે આપણે બધાં સંમત થયા છે કે તે જોડે છે તે એક વિશિષ્ટ રીતે આ કનેક્ટિવનો ઉપયોગ કરીને જોડાયેલ 2 વાક્યોનું ટ્રુથ મૂલ્ય નક્કી કરે છે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આલ્ફા સાચા હોય અને બીટા સાચું હોય ત્યારે જ આલ્ફા અને બીટા સાચું હોય છે અને તે અર્થપૂર્ણ બાજુ છે ભાષા શબ્દો આપણા માટે શું કરી રહ્યું છે તે સમજવા માટે અર્થ ફક્ત આપણા ફાયદા માટે છે અને ભાષા તેના માટે માન્ય છે મશીનરી પોતે સિમેન્ટિકનો ઉપયોગ કરતી નથી ફક્ત પેટર્ન મેચિંગ કરે છે આપણે અર્થ પાછા આપી રહ્યા છીએ અને એમ કહીએ છીએ કે આલ્ફા સાચું છે અને બીટા સાચું છે જો આલ્ફા સાચા હોય અને બીટા સાચું હોય પરંતુ જ્યારે આપણે પુરાવા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણી પાસે આ સિમ્બોલ ઉપર વિવિધ વસ્તુઓ કાર્યરત છે આપણે ઉદાહરણ તરીકે કહીએ કે p n q આપણને આપવામાં આવે છે અથવા આલ્ફા અને બીટા આપણને આપવામાં આવ્યા છે જેનો આપણને એક નિયમ કહેવામાં આવ્યો છે જે સરળતા છે જે કહે છે કે આપણે આલ્ફાને ઉમેરી શકીએ છીએ અથવા જો તમને આલ્ફા આપવામાં આવે છે અને બીટા તમને આપવામાં આવે છે તો તમે આલ્ફા અને બીટા લખી શકો છો તેમ છતાં આપણે ત્યાં અર્થ જોતા નથી આપણે ફક્ત સારી રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયાને જોઈ રહ્યા છીએ જે તે જ છે જેની આપણે પ્રુફ પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ આ તે સિમ્બોલ છે જે આપણે પ્રસ્તાવના તર્ક પરથી લીધા છે પછી આપણે વેરીએબલોનો સેટ કર્યો જેને સેટ v કહેવામાં આવે છે અને સામાન્ય રીતે આપણે XYZ અથવા ક્યારેક X 1 X 2 અને તેથી વધુ જેવા સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ મૂળભૂત રીતે તેનાથી ફરક પડતો નથી તે આપણને આપતા ચલનો સમૂહ છે તમે કહેવા માંગતા હોય તેવા ચલ સિમ્બોલ આપણે સિન્ટેક્સ અને સિમેન્ટિક્સ વચ્ચે તફાવત રાખીશું નહીં જ્યારે આપણે કોઈ વેરીએબલ કહીશું ત્યારે આપણે કહીશું કે તેનો પોતાનો સારી રીતે વ્યાખ્યાયિત શબ્દકોષ છે FOL ના અર્થ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અર્થ એ ડોમેન D અથવા કેટલાક તર્કની દ્રષ્ટિએ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે તમે જોયું હશે ડોમિન એ ઑબ્જેક્ટ નો સમૂહ છે અને તર્કના પ્રથમ સેટની ભાષા વચ્ચેના સંબંધો વિશે વાત કરો છો ઉદાહરણ તરીકે તમારી પાસે લોકોનો સેટ હોઈ શકે છે અને તમે એમ કહી શકો કે ઉદાહરણ તરીકે રામ લક્ષ્મણનો ભાઈ છે તે રામ અને લક્ષ્મણ વચ્ચેનો સંબંધ છે અને તે એક ભાઈનો સંબંધ છે FOL તમને તે જેવી વસ્તુઓ વિશે વાત કરવાની મંજૂરી આપે છે કે તે એક ડોમેન છે કુદરતી સંખ્યાઓનો સેટ છે જેમાં તમે કહો છો 7 એ 11 કરતાં ઓછા છે તે સંબંધ કરતાં 7 અને 11 ની વચ્ચેનો સંબંધ છે બધું ડોમેન ડીની શરતો છે અને શબ્દકોષો કે જેને આપણે વેરીએબલો સાથે જોડીશું તે એક એસાઈનમેન્ટ ફંક્શન છે જેને આપણે આ કહીશું જે દરેક ચલના દરેક એલિમેંટને ડોમિનના એલિમેંટ સાથે મેપ કરે છે આપણે એક જ સમયે સિન્ટેક્સ અને અર્થ કરી રહ્યા છીએ જ્યારે આપણે વાક્યરચના લખીશું ત્યારે આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું કે તે વસ્તુઓનો અર્થ શું છે દરેક ચલ મૂળભૂત રીતે ડોમિનમાં એલિમેંટ માટે જરૂરી છે ઉદાહરણ તરીકે હું કહી શકું છું કેX માટે એક વેરીએબલ છે અને એસાઈનમેંટ કહેશે X બરાબર 3 અથવા X ની બરાબર 7 અથવા X બરાબર 20 તો આ તે જ એસાઈનમેન્ટ ફંક્શન કરે છે આપણે તે પણ લખીશું કે X એ X A ને મેપ કરે છે આ સંકેત આપણે કહીશું કે આ છે એ એ ડોમેનનો છે અને X એ વેરીએબલોના સેટનો છે અને આX મેપ જે એસાઈનમેન્ટ ફંક્શન છે પછી આપણી પાસે ક્વોન્ટિફાયર્સનો સેટ છે તેથી ખૂબ પેડન્ટિક ક્વોન્ટિફાયર સિમ્બોલનો સેટ કહેવા જોઈએ પરંતુ આપણે તેનો ઉપયોગ થોડો બીજી રીતે કરીશું અને આપણે ઉપયોગમાં લીધેલા 2 સૌથી સામાન્ય ક્વોન્ટિફાયર્સ એ આના જેવા સિમ્બોલ છે જે આપણે બધા માટે વાંચીએ છીએ એ આના જેવું સિમ્બોલ છે પરંતુ આ માટે ક્વોન્ટિફાયર છે અહીં ચલો સૂચવે છે કે આપણે કયા સોંપણીઓ વિશે વાત કરીએ છીએ જેમ કે તમે કદાચ જાણતા હોવ કે જ્યારે આપણે બધા માટે ઉપયોગ કરીએ છીએ તેથી જો બધા X ps માટે કહો P છે જે તમે એક ક્ષણમાં વ્યાખ્યાયિત કરશો પછી હું કહું છું કે કોઈ પણ સોંપણી લો અને આ px પસંદ થયેલ હોવું જોઈએ આપણે પછીથી વધુ ઑપચારિક વ્યાખ્યામાં આવીશું પરંતુ આ ક્ષણે ચાલો આપણે સમજીએ અને કહીએ કે ત્યાં તે ચલો વિશે આવશ્યકતા માટે વાત કરવા માટે કયા સોંપણીઓ વાપરી શકાય છે તે નક્કી કરવા માટે ક્વોન્ટિફાયર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે આપણે આનું વર્ણન કરીએ છીએ ત્યારે આપણે નિરીક્ષણ પણ કરી શકીએ છીએ કે આ પ્રથમ ઓર્ડરના તર્કની લાક્ષણિકતાઓ છે કે તમારી પાસે ઓવર વેરિયેબલ્સની માત્રામાં ચલો છે જો આપણે બીજા ક્રમના તર્ક વિશે વાત કરીશું તો આપણે તેમને પ્રિડિકેટ કહીશું અને આપણી પાસે પ્રિડિકેટ ચલો છે અને તેના પર ક્વાંટીફાયર છે તે હાયર ઓર્ડર તર્ક છે જેની આપણે આપણા તર્ક પ્રિડિકેટ સિમ્બોલમાં વાત કરી રહ્યા નથી આ તે લોજિકલ ભાગ છે જે દરેક ભાષા જે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તેમાં સામાન્ય છે અને પ્રોપોજીશનના બિન લોજિકલ ભાગ એ એક સેટઅપ પ્રોપોજીશન છે જે આપણે શરૂ કરીએ છીએ આ કિસ્સામાં તે 3 સેટ છે આપણે ભાષાને l વ્યાખ્યાયિત કરીશું જેની સુનિશ્ચિતતા 3 સેટ કરીશું જેને આપણે P F અને C કહીશું આ સેટ છે કેટલાક સિમ્બોલનો ઉપયોગ કરશે પીને બદલે P એડ p નો ઉપયોગ કરે છે બંને એક જ વસ્તુ વિશે વાત કરી રહ્યા છે જે તર્કશાસ્ત્રની ભાષા પર આવે છે અને રિલેશનશિપ મૂળભૂત રીતે ડોમેન વિશેની વ્યાખ્યા આપે છે જે આપણે અહીં સંબંધો વિશે સ્પષ્ટપણે વાત કરતા નથી પરંતુ આગાહી કરે છે તેથી આ સેટ શું છે આ સિમ્બોલનો સેટ છે તેથી ઘણી વાર આપણે પીક્યુઆર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણે ભાઈ મિત્ર જેવા શબ્દોનો ઉપયોગ પણ કરી શકીએ છીએ આ બધા જરૂરી સૂચકાંકો છે મૂળભૂત રીતે આપણે સેટને નિર્ધારિત કરીએ છીએ અને જે ભાષા વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે સિમ્બોલનો ઉપયોગ કરશે ફંક્શન સિમ્બોલનો સેટ છે સામાન્ય રીતે આપણે નાના f નાના gનાના h અથવા f 1 f 2 નો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણે વત્તા પિતા જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તમે પિતામાં આ પ્લસ પરથી અનુમાન લગાવી શકો છો કે કાર્ય સિમ્બોલ મૂળભૂત રીતે ડોમેનમાં ફંક્શન સૂચવે છે પછી ત્યાં અવરોધ સિમ્બોલનો સેટ છે તે સી 1 સી 2 અથવા કંઈક હોઈ શકે છે તે ઉદાહરણ જેવું કંઈક હોઈ શકે 0 જે 0 નો અર્થ છે અથવા જે ખાલીમાટે હોઈ શકે છે આપણે ભાષાની વાક્યરચના વિશે વાત કરી રહ્યા છીએ કોઈપણ પ્રથમ ઓર્ડરની ભાષા આ 3 સેટ્સ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે સેટ પૂર્વાનુમાન સિમ્બોલ કાર્ય સિમ્બોલનો સેટ અને અવરોધ સિમ્બોલનો સેટ આ સેટ્સનું મેપિંગ શું છે મેપિંગ એ એક અર્થઘટન કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને આપણે કહીશું હું છે અને આ ફંક્શન શું કરે છે તે તે છે કે તે પી સાથે જોડાયેલા દરેક પીનો મેપ આ ક્ષણ માટે ડોમેન પર સિમ્બોલ પી I નો ઉપયોગ કરે છે આપણે ફક્ત તે જ ક્ષણમાં આવીશું તે જ રીતે દરેક કાર્યનું સિમ્બોલ મેપ છે આપણે એક ક્ષણમાં આ કાર્ય ફંક્શનનું સિમ્બોલ f અને I દરેક અવરોધ સિમ્બોલ એક સિમ્બોલ t I નો મેપ છે પરંતુ આ કિસ્સામાં આપણે આ તબક્કે પણ નિર્દિષ્ટ કરી શકે છે કે તે કંઈક જે ડી સાથે સંબંધિત છે તેથી અર્થઘટન એ ભાષાની અર્થઘટન છે ભાષા તેના ભાગ રૂપે આ અવરોધ સિમ્બોલનું સમન્વય છે અને જે અર્થઘટન તમને કહે છે તે છે કે જે અવરોધનું સિમ્બોલ છે તે જરૂરી છે ઉદાહરણ તરીકે આ સિમ્બોલ 0 નંબર માટે છે જે ડોમેનનું એક એલિમેંટ છે અથવા આ એનપી સ્ટ્રિંગ માટે સિમ્બોલ હોઈ શકે છે ઉદાહરણ તરીકે જે આપણે અવરોધ ને આ રીતે કરી શકીએ છીએ ત્યાં 2 સિમ્બોલ છે જે હું અહીં ભૂલી ગયો છું જે દરેક ભાષામાં છે તે વિશે મને વાત કરવા દો આ ભાષાની શબ્દભંડોળ છે ત્યારબાદ આપણે જેને આપણે શરતોના ગ્રુપ તરીકે ઓળખીએ છીએ તે વ્યાખ્યાયિત કરીએ છીએ આપણે જે ભાષા આપણી ભાષામાં વાક્યો છે તે નિર્ધારિત કરવા માટે કામ કરી રહ્યા છીએ આપણે ફક્ત ભાષા માટેના મૂળાક્ષરોની વ્યાખ્યા આપી છે અને હવે આપણે ધીમે ધીમે વાક્યના સેટ તરફ કામ કરી રહ્યા છીએ પરંતુ આપણે તે કરતા પહેલા આપણે જેને વ્યાખ્યાયિત કરીએ છીએ તે શરતોનો સેટ છે અને શરતોનો સેટ ચાલો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે કે જો દરેક ધાર માટે જે દરેક ચલ માટેનું છે જે આપણી પાસે છે તેવું અન્ય શબ્દોમાં કહીએ તો આપણે કહીએ છીએ કે દરેક ચલ એ શબ્દ શબ્દ છે પછી ટી સાથે જોડાયેલા દરેક સી માટે આપણે કહીએ છીએ કે સી એ p છે દરેક કોંસ્ટંટ એ એક અવધિ હોય છે તેથી આ શરતો કઈ છે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ શબ્દનો સેટ ડોમેનમાં ઑબ્જેક્ટનો સેટ છે મૂળભૂત રીતે જ્યારે આપણે કહીએ છીએ કે x t છે આપણે તેનો અર્થનિર્ધારણનો અર્થ એ છે કે x એ D માં છે V એ A માં છે જે આપણે શરતોનો સેટ કહી રહ્યા છીએ એક્સ એ એક શબ્દ છે અહીં આપણે કહીએ છીએ x એ એક શબ્દ છે અહીં આપણે કહીએ છીએ અહીં વેરીએબલ એ એક શબ્દ છે અહીં આપણે કહીએ છીએ કે બંધારણ એ શબ્દ છે અને શબ્દ દ્વારા મૂળભૂત રીતે આપણે આપણા ડોમેનમાં કંઈક કહીએ છીએ આ સીઆઈ ડી સાથે પણ છે અને એક્સ એ પણ ડી સાથે જોડાયેલો છે એક વસ્તુ જેનો મેં ઉલ્લેખ કર્યો નથી તે આ છે કે આ દરેક સિમ્બોલ સિમ્બોલ અથવા આ કાર્ય સિમ્બોલમાંથી દરેક એરીટ સાથે સંકળાયેલ છે તેઓ એક ઉમદા સાથે સંકળાયેલા છે જે મૂળભૂત રીતે તમને કહે છે કે તે કેટલી દલીલો લઈ શકે છે વિધેયોના કિસ્સામાં આપણે તેમને અસ્તિત્વમાં લેવાના કિસ્સામાં વ્યાખ્યા કરીશું પરંતુ મૂળભૂત રીતે તે બંને કેસોમાં તેઓ દલીલોનો સેટ લે છે અને એરેઇટી તમને જણાવે છે કે દલીલો શું છે તે ઘણી વાર આપણે નીચે અરિટ લખીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે નીચે એરિટી 2 લખો તો તેનો મૂળભૂત અર્થ એ છે કે તે 2 દલીલો લે છે જો આપણે 3 ને નીચે વત્તા લઈએ તો આપણે કહીએ કે તે ફંકશન માં 3 દલીલ છે તેથી તે કેટલી દલીલો લે છે હવે આપણી પાસે ચલ સિસ્ટમ અવરોધ સિસ્ટમ છે અને જ્યારે દરેક fn હું આ રીતે લખું છું તેનો અર્થ એ છે કે આ કહે છે arity n જે મારા ફંક્શન ચિહ્નોના સેટ સાથે જોડાયેલ છે અને સેટ p 1 pn છે જે મુદત સુયોજિત કરે છે આ એક પુનરાવર્તિત વ્યાખ્યા છે કારણ કે તમે આ માળખાકીય રિકર્ઝન જોશો જે આપણે કોઈ ભાષાને વ્યાખ્યાયિત કરવા માટે નવી ઓફર કરીએ છીએ ટી 1 ટી 2 ટીએન દ્વારા અનુસરીને અભિવ્યક્તિ તેથી આપણે આપેલ ઉમદાના કાર્યનું સિમ્બોલ લઈ શકીએ છીએ પછી ઘણા કરાર કરીશું જે શરતો હોવા જોઈએ અને તેમને નવી આવશ્યકતા મળે છે ઉદાહરણ તરીકે હું વત્તા 7 6 જેવું કંઈક કહી શકું જો વત્તા એરેટી 2 નું ફંક્શન સિમ્બોલ હોય તો આ અભિવ્યક્તિ શબ્દ માટે વપરાય છે જે દલીલોમાં લે છે હવે તમે જાણો છો કે આ પ્લસ મેપ કરેલું છે ઉદાહરણ તરીકે હું આ કંઈક કહી શકું છું કે વત્તા હું જે મેપ કરું છું તેના અંતર્ગત હું પ્લસ આઇ પર કોલ કરું છું પણ આપણે જોઈએ કે આપણે તે વત્તા મેપ કહી રહ્યા છીએ મેપ જેથી આ વત્તા છે અને પ્રાકૃતિક નંબરોના ડોમેન પર અંકગણિત ઑપરેટર છે ચાલો જોઈએ અને જો 7 અને 6 એ શરતો છે જે અનુક્રમે 7 અને 6 નંબરનો મેપ છે જે આપણા બધા માટે ખૂબ જ સ્પષ્ટ છે તો પછી આ અભિવ્યક્તિ એ 13 નંબરની હકીકતને ધ્યાનમાં રાખીને ઉદ્દેશ્ય છે કે હું વત્તાને અર્થ સિમ્બોલ તરીકે કરું છું તે સિમ્બોલ છે જે 2 નંબરોના ઉમેરા માટે વપરાય છે અને આપેલ છે કે આ 2 કરારો આપ્યા છે જે અનુક્રમે 7 અને 6 છે પછી ડોમેનમાં જો હું તેને ઉમેરું છું મારે ૧3 નંબર મેળવ્યો છે અને આ શબ્દ આ સંખ્યા ૧3 નો અર્થ છે આપણે અહીં તેને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે તે એક અર્થ આપ્યા મુજબ તેને મેપિંગ કરે છે અને સોંપણી આપણને એક કાર્ય આપે છે જે ફંક્શન નામનું અર્થઘટન કરે છે જે મારે જે અર્થઘટન કરવું છે તે દરેક શબ્દ દ્વારા અનુસરવામાં આવે છે શબ્દોના અર્થ એ છે કે ક્યાં તો ચલો છે અથવા તે અવરોધો છે અથવા તે ફંક્શન સિમ્બોલ યોગ્ય શરતોની આવશ્યક સંખ્યામાં લાગુ પડે છે અને તેઓએ આપણને જે આપ્યું તે એક આવશ્યક શબ્દ છે આ પોતે ડી વધારોથી ડી સુધીની ડી મેપિંગ છે મૂળભૂત રીતે ફંક્શન સિમ્બોલ એ એક શબ્દ વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન સિમ્બોલ એ ડોમેનમાં કેટલાક મેપિંગને પણ વ્યાખ્યાયિત કરે છે જે ડી થી ડીઆઈ સુધી છે અહીં લખી શકશે ખરેખર ડી તેને ડીમાં વધારો કરે છે ડી વધારવા ડી થી મેપિંગ છે તે દલીલ n કરાર લે છે અને તે એક મૂલ્ય અથવા એક પરિણામ અને તમામ કરારો અને તમામ મૂલ્યો આપે છે જે આવશ્યક રીતે ડોમેનમાંથી આવે છે ઉદાહરણ તરીકે ડી ક્રોસ ડી થી ડી તે 2 કરાર લે છે અને તે એક કરાર આપે છે આપણે ફોર્મુલા પર ધ્યાન આપીએ છીએ આખરે આપણે વાક્યો તરફ જવા માંગીએ છીએ પરંતુ આપણે ફોર્મુલા પર આવતા પહેલા ફોર્મુલાના આ સેટ એફને વ્યાખ્યાયિત કરવા માંગતા હો તે પહેલાં આપણે એટોમિક ફોર્મુલાના સેટ એ વ્યાખ્યાયિત કરીએ અને આ એટોમિક ફોર્મુલા કેટલાક પ્રસ્તાવનાત્મક તર્કમાં પ્રસ્તાવનાત્મક સિમ્બોલને અનુરૂપ હશે પ્રથમ આ બાબતો તેઓ એટોમિક ફોર્મુલાની છે પછી જો આ P છે તે પૂર્વનિર્ધારિત સિમ્બોલનો સેટ છે અને ટી 1 ટી 2 ટી n શરતોના સેટને અનુસરે છે તો ટી એ આર્ટી એન તરીકે પછી આ પી એ આરટી એનટી 1 ટી 2 ટીન સાથે સુયોજિત કરવા માટે છે પ્રથમ ક્રમના તર્કમાં એટોમિક ફોર્મુલા જેને પ્રિડિકેટ લોજિક અથવા પ્રેક્ટીક કેલ્ક્યુલસ પણ કહેવામાં આવે છે તે એરેટી એન અને એન દલીલોના પ્રસ્તાવના સિમ્બોલનો સમાવેશ કરીને બનેલો છે જે શરતો હોવા જોઈએ હવે તમારે આ ધ્યાનમાં રાખવું જ જોઇએ કે સીમાને નક્કી કરવા માટે પ્રથમ ક્રમમાં તર્ક રાખે છે પ્રથમ હુકમ તર્ક શું પ્રથમ ઓર્ડર તર્કનુંહોઈ શકે છે જેનાં વાક્યો નથી જો ઉદાહરણ તરીકે કહેવું હોય તો પૂર્વનિર્ધારિત નામ માને છે અને જો હું કહું છું કે જોહ્ન માને છે કે પૃથ્વી સપાટ છે તો પછી હું એક પ્રિડીકેટ અજમાવી શકું છું જે કહે છે કે 2 માં કોણ માને છે અને તે કઈ બાબત છે જે માને છે તે પછી માનનાર જ્હોન છે અને જે વસ્તુમાં માનવામાં આવે છે તે સપાટ પૃથ્વી છે પરંતુ સપાટ પૃથ્વી પોતે જ એક સંબંધ છે તે મૂળભૂત રીતે કહે છે કે પૃથ્વી કંઈક સપાટ છે જે સાચી કે ખોટી છે આ વાક્યો જ્હોન માને છે કે પૃથ્વી સપાટ છે પ્રથમ ક્રમમાંના તર્કમાં તે વાક્યો નથી કારણ કે તમે ફક્ત ઇનપુટ્સ તરીકે શરતો આપી શકો છો અને ઇનપુટ તરીકે ફોર્મુલા આપી શકતા નથી તેથી આપણે જે પૂર્વનિર્ધારિત સિમ્બોલ લઈ રહ્યા છીએ તે મૂળભૂત રીતે સબસેટનો મેપ છે તેથી p હું ડી ટુ એન નો સબસેટ છે તે સબસેટ છે તે ડોમેન ડી પરનો સંબંધ છે અને આ આ સબસેટ છે જેનો આ સેટ છે જે આ સેટનો છે અમુક સમયે તર્કશાસ્ત્રીઓ પ્રથમ ક્રમમાં તર્ક વિશે વાત કરે છે અને તેઓ સમાનતા સાથેના પ્રથમ ક્રમમાં તર્કથી અલગ પડે છે કેટલાક લોકો ભાષાની અંદર સમાનતા શામેલ નથી પરંતુ કેટલાક લોકો કરે છે તો ચાલો આપણે અહીં સમાનતા સાથેના પ્રથમ ઓર્ડરના તર્ક વિશે વાત કરીએ જે કિસ્સામાં આપણી પાસે વધુ એક એટોમિક ફોર્મુલા છે આપણી પાસે આ ટોચનું છે અને નીચેનું છે એટોમિક ફોર્મુલા એ છે કે આપણે એક સિમ્બોલ ધારી લઈએ છીએ અને યોગ્ય સંખ્યામાં દલીલો આપીએ છીએ તે એટોમિક ફોર્મુલા આપે છે અને હવે જો ટિ અને ટીજે એ શરતોના સેટ સાથે સંબંધિત છે તો પછી ti અને tj એટોમિકના સેટ સાથે સંબંધિત છે સમાનતા સાથેના પ્રથમ ક્રમમાં તર્ક આપણી પાસે એટોમિક ફોર્મુલા છે જે સમાનતા વિશે વાત કરે છે આપણી પાસે એક અભિવ્યક્તિ છે તેથી તેનો અર્થ એ કે જ્યારે આપણે સમાનતા સાથે પ્રથમ ક્રમમાં તર્કની વાત કરીશું ત્યારે સમાનતા સિમ્બોલ પણ અહીં નાખવું જોઈએ આ એક સુયોજિત એટોમિક ફોર્મુલા છે તેથી સંયોજનના ફોર્મુલા પર આગળ વધતા પહેલા આ ફોર્મુલા સામાન્ય રીતે ચાલો આપણે આ એટોમિક ફોર્મુલાના પુરાવા મૂલ્યો વિશે વાત કરીએ કારણ કે આપણે સિમેન્ટીક વિશે વાત કરવા માગીએ છીએ કે કયા ફોર્મુલા સાચા છે અને કયું ફોર્મુલા સાચું નથી આપણે આ યાદ રાખીએ છીએ કે આ ટ્રુથ અથવા મૂલ્યાંકન એ સાચા અથવા ખોટા વાક્યોના આ સેટનું મેપિંગ છે એક વસ્તુ આપણે હંમેશાં કરીએ છીએ કે આપણે હંમેશાં આ સાચા ખોટાને મેપ અને આપણે હંમેશાં આ સાચું મેપ અને પછી આપણે પ્રથમ પ્રકારનાં એટોમિક ફોર્મુલાનો મેપ કરીએ હું નોંધ લખીશ અને તેથી તે મૂળભૂત રીતે ધારે કે તે સાચું છે જો અને ફક્ત જો અનુરૂપ જે ટી 1 હું એ ટી 2 છે જ્યારે હું ટોચ પર આઇ લખું છું તેનો અર્થ લાગુ કરીને કોઈ ચલો હોય તો સોંપણી કરીને વાપરી શકાય જો આ કહેવું સાચું છે કે જો હું કહું છું રામ અને લક્ષ્મણ ભાઈ છે અને હું કહું છું ભાઈ રામ લક્ષ્મણ મેપ સાચું છે જો વાસ્તવિક વિશ્વમાં રામ અને લક્ષ્મણ સેટ અપ જોડીની હોય છે જે ભાઇઓના સેટને વ્યાખ્યાયિત કરે છે અથવા હું એમ કહી શકું છું કે 13 કરતા ઓછા 13 ની વાત સાચી છે જો મારા ડોમેનમાં હું રિલેશનશિપ કરતા ઓછું વ્યાખ્યાયિત કરું તો કહીએ કે હું પછી વ્યાખ્યાયિત કરું છું 7 કોમા 13 જોડીના સેટ સાથે સંબંધ ધરાવે છે જે આના સંબંધો કરતા ઓછા વ્યાખ્યાયિત કરે છે જેનાથી આપણે પરિચિત છીએ આ મેપને ટી ની સમાન રીતે બીજો પ્રકાર ટી 1 ટિ સમાન છે જો ટી અને તે જ એલિમેંટ માટે વપરાય છે જો તે સમાન એલિમેંટ માટે છે જો હું ભારતના વડા પ્રધાન કહું અને જો હું મનમોહન સિંઘ કહું તો આ 2 શરતો સમાન છે બીજા શબ્દોમાં કહીએ તો મનમોહન સિંઘ ભારતના વડા પ્રધાન છે જો તે આધિપત્યમાં તે જ વ્યક્તિને મેપ આપે તો તે આપણને એટોમિક ફોર્મુલા સેટ છે હવે ચાલો આપણે સેટ કરેલા ફોર્મુલા વિશે વાત કરીએ ઘણા લોકો શબ્દ ફોર્મુલાનો ઉપયોગ કરે છે કેટલાક લોકો શબ્દ ફોર્મુલાનો ઉપયોગ કરે છે તેથી અહીં સૌ પ્રથમ આપણે દરખાસ્તના તર્કમાં જે કંઇક કરીએ છીએ તે જોઇયે જેનો અર્થ છે કે આપણે આલ્ફા અને બીટા આલ્ફા જેવા બીટા વગેરે સૂચવે છે આ પી એલ જેવું જ છે તેથી જો આલ્ફા ફોર્મુલા છે અને બીટા એક ફોર્મુલા છે તો બીટામાં આલ્ફા એ ફોર્મુલા છે તમારે એમ કહીને પ્રારંભ કરવો જોઈએ કે બધા એટોમિક ફોર્મુલા ફોર્મુલા છે અને પછી તમે વધુ ફોર્મુલા રચવા લોજિકલ કનેક્ટીવનો ઉપયોગ કરી શકો છો પરંતુ આપણી પાસે ફોર્મુલા પણ આ પ્રકારનું છે કે બધા માટે અનુસરણ નામ દ્વારા અનુસરવામાં ફોર્મુલા એક ફોર્મુલા છે અને પછી નામ પછી અનુસરે છે ફોર્મુલા તે બંને ફોર્મુલાના સેટથી સંબંધિત છે જેની આપણે વાત કરી રહ્યા છીએ આ પ્રથમ ક્રમમાં તર્કમાં કંઈક નવું છે જે તમે કરી શકો છો તેથી યાદ કરો કે આપણે હમણાં જ એક નિરીક્ષણ કર્યું છે કે એટોમિકએ અનુમાન કર્યું છે કે તેઓ દરખાસ્તના તર્કમાં પ્રમાણસર સિમ્બોલ સાથે સંબંધિત છે હકીકતમાં તમે આવશ્યક 0 દલીલો સાથેના પૂર્વનિર્ધારિત તરીકે પ્રમાણસર અને દરખાસ્તના તર્ક વિશે વિચાર કરી શકો છો તેનું પાલન કરવાનું કંઈ નથી કે તે માત્ર પ્રમાણસર સિમ્બોલ બની જાય છે તમે તેને ભાવિમાં તોડી શકતા નથી જો હું કહું કે સોક્રેટીસ એક માણસ છે તો આપણે તેને પહેલાની દરખાસ્ત તરીકે માનીએ છીએ પરંતુ હવે આપણે માણસ સોક્રેટીસ તરીકે તેના વિશે વાત કરીશું કે આપણે તેને તોડી રહ્યા છીએ અને એમ કહીને કે માણસ એ ઉમદા સંબંધનો સંબંધ છે જે સેટ ઉપર વ્યાખ્યાયિત થાય છે અને મૂળભૂત રીતે સોક્રેટીસ આની છે માણસ એ ડોમેનના તત્વોનો સબસેટ છે અને સોક્રેટીસ તે તત્વો છે તે આવશ્યક છે તેથી એટોમિક ફોર્મુલા અહીં વ્યાખ્યાયિત થયેલ છે અને સંયોજન ફોર્મુલાનું નિર્ધારણ બરાબર તે જ રીતે કરવામાં આવ્યું છે જેમ આપણે પ્રસ્તાવના તર્કમાં કરીએ છીએ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ હકીકતમાં આ તે જ છે જે આ સિમ્બોલનો અર્થ શું કરે છે અને સિમ્બોલનો અર્થ શું થાય છે તેનો અર્થ થાય છે અને તેથી વધુ અને પછી આપણી પાસે આ નવું ફોર્મુલા છે જે કહે છે કે આલ્ફા છે અને ત્યાં એક્સ બીટા છે જ્યારે આ ફોર્મુલા સાચા છે આપણે કહીએ છીએ કે હું તે અહીં એક્સ અલ્ફા પર લખવા દઉં છું માર્ગના અર્થઘટન પર અને સોંપણી મેપને સાચું જો દરેક સોંપણી બી માટે કે જે એક એક્સ વેરિએન્ટ છે ચાલો હું પ્રથમ આની સારવાર આપી દઉં કે આપણે કહી રહ્યા છીએ કે સોંપાયેલ અર્થઘટન હેઠળ સ્વયં જેવા બધા માટેનું ફોર્મુલા તેથી અર્થઘટન શું કરે છે અર્થઘટન એ બધા આગાહી સિમ્બોલ અને ફંક્શન સિમ્બોલને વ્યાખ્યાયિત કરે છે કારણ કે તમે સોંપણી માટેનો સ્ટેન્ડ તમને કહે છે કે આ વસ્તુમાં દરેક ચલ શું મેપ છે આપણે કહીએ છીએ કે આપેલ અર્થઘટન અને સોંપણી હેઠળ આવી વસ્તુ સાચી છે જો સોંપણી બી માટે તેથી આપણે અન્ય અસાઇનમેન્ટની વાત કરી રહ્યા છીએ તો જાણો છો કે સોંપણીઓ શું છે સોંપણીઓ ડોમેનમાં રહેલા તત્વોને મેપ ચલો આપે છે જે x નો એક પ્રકાર છે તેથી જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ x વેરિએન્ટ આપણે કહીએ છીએ કે સોંપણી B ફક્ત આ ચલ x ના મેપિંગમાં જ સોંપણીમાંથી વિલંબિત થાય છે અને અન્ય બધા ચલો તે એક જેવા સમાન મેપ કરે છે બી એક્સ સિવાયની બધી બાબતોને મેપ કરે છે જે તે અલગ અલગ મેપ બનાવે છે તેથી તે દરેક બી માટે a ના x વેરિઅન્ટ ક callલ કરે છે જે એનો x વેરિઅન્ટ છે બીજા શબ્દોમાં કહીએ તો x હવે સોંપેલ બી મેપને સાચા કરવા માટે આલ્ફા I ની માત્રા વિના કોઈપણ ફોર્મુલાને હવે મૂલ્ય લઈ શકે છે તેવી જ રીતે i મેપઓની અંતર્ગત એક્સ આલ્ફા બહાર નીકળે છે આ બધું એક સરખા છે સિવાય કે આપણી પાસે કેટલાક છે ઉદાહરણ તરીકે જો મારી પાસે વાક્યો છે તો ચાલો કહીએ કે સિસ્ટમમાં અત્યાર સુધી ફક્ત એક જ ચલ છે અને ચાલો જોઈએ કે આપણે કુદરતી સંખ્યા વિશે વાત કરી રહ્યા છીએ હું બરાબર કરતા વધારે આવા સોંપણીઓ હેઠળ સાચા વાક્યો લઉં છું જો હું x માટે પ્લગ કરેલ કોઈપણ મૂલ્ય માટે આ ભાગ x બરાબર 0 કરતા વધારે હોય તો તે સાચા હશે તમે y કરતા વધારે બધા xx માટે આ પ્રકારની વસ્તુઓ કરી શકો છો અને પછી આપણે કહી શકીએ કે આ સોંપણીમાં ay એ બરાબર છે તે થોડુંક જટિલ છે કે આપણે ત્યાં પ્રવેશવા માંગતા નથી અને તે તે વસ્તુ નથી જે આપણે સામાન્ય રીતે કરીએ તેથી ચાલો આપણે પ્રયાસ કરીએ નહીં અને તે પણ કરીએ પરંતુ આ બાબતનો કટ એ છે કે તમામ એક્સ દ્વારા માન્ય કરેલ એક વાક્ય સાચું હશે જો તમે x માટે કોઈપણ મૂલ્ય પ્લગ કરો છો અને વાક્યો સાચા થઈ જાય છે અને તમે પ્રમાણને દૂર કરો છો તેવી જ રીતે તેમના જેવા કંઈક જેમ કે x પણ એવા વાક્યો છે જે સાચું હશે જો આપણે કેટલીક સોંપણીઓ શોધી શકીએ જેનો અર્થ થાય છે x ની કેટલીક કિંમત જે આ બીજા ભાગને સાચું બનાવે છે તેથી હું ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે 4 પણ કહી શકું છું કારણ કે 4 પણ સાચું છે હું ત્યાં કહી શકું છું અને x પણ સંખ્યા સાચી છે આ એક વાક્ય છે જે નક્કી કરશે નહીં કે વાક્ય શું છે પરંતુ પહેલા કોઈ વાક્યને વ્યાખ્યાયિત કરવા માટે આપણે વેરીએબલોને બે પ્રકારનાં વેરીએબલમાં લેવા પડશે એક્સ બાઉન્ડ અથવા ફ્રી હોઈ શકે છે ચલ બંધાયેલ છે જો તે જથ્થાબંધ હોય તો સુયોજિત થયેલ છે જો હું ઉદાહરણ તરીકે કહું તો બધા xp એ xy હતા p એ કેટલાક પ્રિડીકેટ છે અને x અને y ચલો છે હું કહી શકું છું કે x બંધાયેલ છે પરંતુ y એ 3 આવશ્યક છે જો વેરીએબલની માત્રા હોય તો તે બંધાયેલ છે જો હું બધા xp એ xy માટે કંઈક એવું કહું છું અથવા yq એ xy છે પછી તમે જોઈ શકો છો કે આ આ 3 છે આ બંધાયેલ છે અને આ પણ કેમ બંધાયેલું છે વાય બાઉન્ડરી થી કારણ કે તે તે ક્વોન્ટિફાઇઝની અવકાશમાં આવે છે જે અહીં કૌંસ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને y ની આ ઘટનાનું પ્રમાણ જથ્થો નથી તેથી આ ઘટના y 3 છે પરંતુ x એ x દ્વારા આ જ રીતે માપવામાં આવે છે કારણ કે તે મોટા કૌંસની અંદર આવે છે વાક્ય એ કોઈ ફોર્મુલા છે જેમાં કોઈ ફ્રી ચલો નથી આ વાક્યની વ્યાખ્યા છે તે પહેલા તે બધી વ્યાખ્યાઓ માટે એક ફોર્મ્યુલા વેલ ફોર્મ્યુલા હોવું આવશ્યક છે જે આપણે આ ફોર્મ્યુલા સેટને સુયોજિત કરી રહ્યા છીએ તે ફોર્મુલા એટોમિક ફોર્મુલાનો સેટ છે અને તેથી તે સારી રીતે ફોર્મ્યુલા હોવું જોઈએ નોંધ લો કે આ પણ એક સરસ ફોર્મ્યુલા છે પરંતુ તે કોઈ વાક્ય નથી કારણ કે તેને અંદર એક ફ્રી ચલ મળ્યો છે એક વાક્ય એ એક સુવિધાયુક્ત ફોર્મ્યુલા છે જેને આપણે કોઈ પણ ફ્રી ચલો વિના ફોર્મુલા છે કારણ કે દરેક વેરીએબલ બાઉન્ડ જેનો અર્થ છે કે દરેક વેરીએબલ્સ અસાઇનમેન્ટ કેટલાક ક્વોન્ટિફાયર દ્વારા નિયંત્રિત થાય છે આપણે તે ચલના ટ્રુથ મૂલ્ય વિશે વાત કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે સાચા અથવા ખોટા પર મેપ બનાવી શકીએ જેથી તમે બધા સંમત થશો કે આ સાચું છે આ સાચું છે પરંતુ જો મેં એવું કહ્યું હતું કે બધા x માટે પણ કંઈક x તે એક વાક્ય છે જે તેને ફક્ત એક જ ચલ મળ્યો છે અને તે કંઈક એવું છે જે સાચું નથી તેથી હું કહી શકું છું કે આ સાચું નથી કારણ કે આ વ્યાખ્યા અનુસાર સત્ય મૂલ્યની વ્યાખ્યા તે કહે છે કે હું x માટે કોઈપણ મૂલ્યમાં પ્લગ કરું છું અને પછી પણ x સાચા હોવું જોઈએ હવે જો હું 3 માં પ્લગઈન કરું ઉદાહરણ તરીકે જ્યારે 3 પણ સાચું નથી તેથી ત્યાં વાક્ય સાચું નથી તેથી જો હું બધા X માટે કંઈક આવું કહું છું x હવે y કરતા વધારે આ કોઈ વાક્ય નથી કારણ કે તેને 3 ચલ મળ્યું છે જે y છે અને તમે જોઈ શકો છો કે આ વાક્ય સાચું છે કે ખોટું તે કહી શકતા નથી પરંતુ જો મેં કહ્યું હતું કે આમાં કંઈક એવું છે કે જે બધાં xx માટે y કરતા વધારે છે તો પછી હું કહી શકું છું કે વાક્ય સાચું છે કે નહીં અલબત્ત તે અર્થઘટન કાર્ય પર આધારીત છે કે આપણે વાત કરી રહ્યા છીએ તેથી એક વાક્ય કંઈક કે જેમાં આપણે સત્ય મૂલ્ય આપી શકીએ છીએ તે આ જેવા છે જે સત્ય મૂલ્યોના મૅપ હોઈ શકે છે માન્ય વાક્ય બધા અર્થઘટન હેઠળ સાચું છે તમે આગાહીના સિમ્બોલ અને કાર્ય સિમ્બોલ માટે કોઈપણ ડોમાઇન અને કોઈપણ મેપિંગ પસંદ કરી શકો છો અને વાક્ય સાચું હશે આપણે જોઈ શકીએ છીએ કે x ઇક્વલ ટુ x અથવા પી ઓફ એક્સ 🡪 પી ઓફ એક્સ હંમેશા સાચા રહેશે તેથી આ સાથે પ્રથમ ક્રમમાં તર્ક સાથે કામ કરવા માટેની મૂળભૂત મશીનરી છે આપણે ભાષાની શરૂઆત તેને મૂળાક્ષરો દ્વારા કરી ત્યારબાદ શરતોનો સમૂહ પછી ટર્મનો સમૂહ અને પછી ફોર્મ્યુલેન્સના સમૂહથી કરી છે અને અંતે સમૂહ વાક્યો અને તે દરેકને સત્ય મૂલ્ય કેવી રીતે સોંપવું તે નિર્ધારિત કર્યું અને હવે આપણે આ વિશે વાત કરી શકીએ કે શું વાક્યો માન્ય છે કે સંતોષકારક છે અથવા અસંતોષકારક છે આપણે આ ભાગ પર જ્યારે તમે ફરી મળશો ત્યારે પછીના વર્ગમાં જોઈશું આપણે અહીં રોકાઈશું